પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાના કારણો પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાના કારણો કારણ કે પેટન્ટેબિલિટી સર્ચ તે નિર્ધારિત કરવા માટે કરાવવામાં આવે છે કે પેટન્ટ માટે અરજી દાખલ કરવી કે નહીં તેથી પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાના ઓછામાં ઓછા પાંચ કારણો હોઈ શકે કારણ કે પેટન્ટેબિલિટી સર્ચ તે નિર્ધારિત કરવા માટે કરાવવામાં આવે છે કે પેટન્ટ માટે અરજી દાખલ કરવી કે નહીં તેથી પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાના ઓછામાં ઓછા પાંચ કારણો હોઈ શકે પહેલું કારણ છે ખર્ચ પહેલું કારણ છે ખર્ચ પેટન્ટની અરજી કરાવવાના ખર્ચ કરતા પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાનો ખર્ચ ઓછો હોય છે પેટન્ટની અરજી કરાવવાના ખર્ચ કરતા પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાનો ખર્ચ ઓછો હોય છે પેટન્ટેબિલિટી સર્ચ તમને જણાવે છે કે પેટન્ટ મેળવવા ની કેટલી શક્યતા છે પેટન્ટેબિલિટી સર્ચ તમને જણાવે છે કે પેટન્ટ મેળવવા ની કેટલી શક્યતા છે એટલે આ એક પ્રકારે જોખમ ઓછું કરવાનો પ્રયત્ન છે એટલે આ એક પ્રકારે જોખમ ઓછું કરવાનો પ્રયત્ન છે પેટન્ટેબિલિટી સર્ચ કરાવીને તમે એ જાણી શકો કે પેટન્ટ મેળવવાની કેટલી શક્યતા છે પેટન્ટેબિલિટી સર્ચ કરાવીને તમે એ જાણી શકો કે પેટન્ટ મેળવવાની કેટલી શક્યતા છે તેથી જો તમે બહુ ખીચોખીચ ભરેલા ક્ષેત્રમાં કામ કરતા હોવ જ્યાં બીજા પણ પેટન્ટ ઉપલબ્ધ હોય અને તમારો આવિષ્કાર એવો આવિષ્કાર હોય જેને પેટન્ટના કાનૂનમાં ઉપલબ્ધ અમુક વાંધા અને અપવાદોને કારણે પેટન્ટ ન મળી શકતું હોય તો તમારી માટે પેટન્ટેબિલિટી સર્ચ કરવું વધારે યોગ્ય સાબિત થશે એની કરતા કે પેટન્ટ દાખલ કર્યા પછી તમને ખ્યાલ આવે કે કાર્યાલયએ ઊભા કરેલા અમુક મુદ્દાને કારણે તમારા આવિષ્કારને પેટન્ટ મળી શકતું નથી તેથી જો તમે બહુ ખીચોખીચ ભરેલા ક્ષેત્રમાં કામ કરતા હોવ જ્યાં બીજા પણ પેટન્ટ ઉપલબ્ધ હોય અને તમારો આવિષ્કાર એવો આવિષ્કાર હોય જેને પેટન્ટના કાનૂનમાં ઉપલબ્ધ અમુક વાંધા અને અપવાદોને કારણે પેટન્ટ ન મળી શકતું હોય તો તમારી માટે પેટન્ટેબિલિટી સર્ચ કરવું વધારે યોગ્ય સાબિત થશે એની કરતા કે પેટન્ટ દાખલ કર્યા પછી તમને ખ્યાલ આવે કે કાર્યાલયએ ઊભા કરેલા અમુક મુદ્દાને કારણે તમારા આવિષ્કારને પેટન્ટ મળી શકતું નથી આથી નિર્ણય લેવામાં ખર્ચનું એક પરિબળ હોય છે પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાનું સર્વ પ્રથમ કારણ છે બચત આથી નિર્ણય લેવામાં ખર્ચનું એક પરિબળ હોય છે પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાનું સર્વ પ્રથમ કારણ છે બચત બીજું કારણ છે કે પેટન્ટેબિલિટી સર્ચ દ્વારા એક રિપોર્ટ અથવા અહેવાલ તૈયાર થાય છે જેના આધાર પર તમે વધુ સારી અરજી તૈયાર કરી શકો છો બીજું કારણ છે કે પેટન્ટેબિલિટી સર્ચ દ્વારા એક રિપોર્ટ અથવા અહેવાલ તૈયાર થાય છે જેના આધાર પર તમે વધુ સારી અરજી તૈયાર કરી શકો છો આનાથી ડ્રાફ્ટીંગ પણ સુધરે છે કારણ કે એકવાર તમે પેટન્ટેબિલિટી સર્ચ કરાવો એટલે તમને ખ્યાલ આવી જાય કે આવિષ્કારના એવા કયા લક્ષણો છે જેમને ઇન્વેન્ટિવ ગણી શકાય અને જે પેટન્ટેબલ છે અર્થાત જેમના આધાર પર પેટન્ટ મેળવી શકાય એવા આનાથી ડ્રાફ્ટીંગ પણ સુધરે છે કારણ કે એકવાર તમે પેટન્ટેબિલિટી સર્ચ કરાવો એટલે તમને ખ્યાલ આવી જાય કે આવિષ્કારના એવા કયા લક્ષણો છે જેમને ઇન્વેન્ટિવ ગણી શકાય અને જે પેટન્ટેબલ છે અર્થાત જેમના આધાર પર પેટન્ટ મેળવી શકાય એવા પ્રાયોર આર્ટ સર્ચ અથવા તે સર્ચ નો અહેવાલ તમને આગળ થઈ ચૂકેલા સમાન આવિષ્કાર વિશે માહિતી આપે છે તથા તે આવિષ્કારોના કયા લક્ષણ હતા જે પેટન્ટેબલ હતા તેની વિશે કહે છે પ્રાયોર આર્ટ સર્ચ અથવા તે સર્ચ નો અહેવાલ તમને આગળ થઈ ચૂકેલા સમાન આવિષ્કાર વિશે માહિતી આપે છે તથા તે આવિષ્કારોના કયા લક્ષણ હતા જે પેટન્ટેબલ હતા તેની વિશે કહે છે આ રિપોર્ટ તમને એ નિર્ધારિત કરવામાં મદદ કરશે કે કયા લક્ષણો પેટન્ટેબલ છે અને કયા લક્ષણો નૉન પેટન્ટેબલ અથવા ગૌણ છે અર્થાત પેટન્ટ મેળવવાની ક્ષમતા ધરાવતા નથી આ રિપોર્ટ તમને એ નિર્ધારિત કરવામાં મદદ કરશે કે કયા લક્ષણો પેટન્ટેબલ છે અને કયા લક્ષણો નૉન પેટન્ટેબલ અથવા ગૌણ છે અર્થાત પેટન્ટ મેળવવાની ક્ષમતા ધરાવતા નથી આ ડ્રાફ્ટીંગ માટે મહત્વપૂર્ણ છે આ ડ્રાફ્ટીંગ માટે મહત્વપૂર્ણ છે ધારો કે એવા કિસ્સામાં જ્યાં પેટન્ટ એટર્ની ને ક્ષેત્ર વિશે વધારે માહીતી નથી હોતી ત્યાં આ રિપોર્ટ પેટન્ટ એજન્ટ દ્વારા એ સમજવામાં અગત્યનો રહેશે કે કયા પ્રકારના લક્ષણો ઇન્વેન્ટિવ છે જેમની પર દાવો કરી શકાય અને કયા પ્રકારના લક્ષણો નૉન ઇન્વેન્ટિવ છે અથવા નૉન પેટન્ટેબલ છે જેમનો ઉલ્લેખ ક્લેમ્ માં ના થવો જોઈએ ધારો કે એવા કિસ્સામાં જ્યાં પેટન્ટ એટર્ની ને ક્ષેત્ર વિશે વધારે માહીતી નથી હોતી ત્યાં આ રિપોર્ટ પેટન્ટ એજન્ટ દ્વારા એ સમજવામાં અગત્યનો રહેશે કે કયા પ્રકારના લક્ષણો ઇન્વેન્ટિવ છે જેમની પર દાવો કરી શકાય અને કયા પ્રકારના લક્ષણો નૉન ઇન્વેન્ટિવ છે અથવા નૉન પેટન્ટેબલ છે જેમનો ઉલ્લેખ ક્લેમ્ માં ના થવો જોઈએ હવે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવવાનો હજી એક ફાયદો છે હવે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવવાનો હજી એક ફાયદો છે અરજી તૈયાર કરતી વખતે જો તમારા પ્રાયોર આર્ટ ના અમુક એવા ભાગ હોય જે પેટન્ટ સ્પેસિફિકેશન નું ડ્રાફ્ટીંગ કરતી વખતે તમારી અરજીમાં એમના એમ મૂકી શકાતા હોય તો તમે વ્યવસ્થિત સંદર્ભ આપીને તે પ્રાયોર આર્ટ ના રેફરન્સ ને કૉપિ પેસ્ટ કરી શકો અરજી તૈયાર કરતી વખતે જો તમારા પ્રાયોર આર્ટ ના અમુક એવા ભાગ હોય જે પેટન્ટ સ્પેસિફિકેશન નું ડ્રાફ્ટીંગ કરતી વખતે તમારી અરજીમાં એમના એમ મૂકી શકાતા હોય તો તમે વ્યવસ્થિત સંદર્ભ આપીને તે પ્રાયોર આર્ટ ના રેફરન્સ ને કૉપિ પેસ્ટ કરી શકો આ રીતે ડ્રાફ્ટિંગ માં તમારો સમય અને મહેનત બેઉ બચે આ રીતે ડ્રાફ્ટિંગ માં તમારો સમય અને મહેનત બેઉ બચે એટલે જો અમુક પ્રાયોર આર્ટ ના ડિસ્ક્લોઝર પહેલેથી અસ્તિત્વમાં હોય જે તમારા આવિષ્કારની પૃષ્ઠભૂમિ બનાવે તો તમે તેમને પેટન્ટ ની બીજી અરજીઓમાંથી વાપરી શકો એ શરતે કે તમે એના વ્યવસ્થિત રેફરન્સ આપો એટલે જો અમુક પ્રાયોર આર્ટ ના ડિસ્ક્લોઝર પહેલેથી અસ્તિત્વમાં હોય જે તમારા આવિષ્કારની પૃષ્ઠભૂમિ બનાવે તો તમે તેમને પેટન્ટ ની બીજી અરજીઓમાંથી વાપરી શકો એ શરતે કે તમે એના વ્યવસ્થિત રેફરન્સ આપો હવે ત્રીજું કારણ વેપારને લગતું હોઈ શકે હવે ત્રીજું કારણ વેપારને લગતું હોઈ શકે લોકો પેટન્ટ એટલા માટે દાખલ કરે કે તેમને તેમના ક્ષેત્રમાં અનન્યતા અથવા વિશિષ્ટતા પ્રાપ્ત થાય લોકો પેટન્ટ એટલા માટે દાખલ કરે કે તેમને તેમના ક્ષેત્રમાં અનન્યતા અથવા વિશિષ્ટતા પ્રાપ્ત થાય હવે પ્રાયોર આર્ટ રિપોર્ટ અથવા પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને એ જણાવે છે કે પેટન્ટ દાખલ કરીને તમે આ વિશિષ્ટતા મેળવી શકશો કે નહીં હવે પ્રાયોર આર્ટ રિપોર્ટ અથવા પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને એ જણાવે છે કે પેટન્ટ દાખલ કરીને તમે આ વિશિષ્ટતા મેળવી શકશો કે નહીં તે એ પણ જણાવે છે કે આવિષ્કારને વટાવી શકે એવા કયા સંભવિત વિકલ્પો છે તે એ પણ જણાવે છે કે આવિષ્કારને વટાવી શકે એવા કયા સંભવિત વિકલ્પો છે આથી તમને તમારી પેટન્ટ મેળવવાની સંભાવના તથા તમારા પેટન્ટ નું અનુકરણ થવાની સંભાવનાઓ જાણવાની સારી તક મળે છે કારણ કે જો તમારા ક્ષેત્રમાં આવિષ્કાર કરનારાની ઘણી ભીડ હોય તો એવું શક્ય છે કે કોઈ પ્રતિસ્પર્ધી બીજા આવિષ્કાર પર મેળવેલા પેટન્ટ પર લાઇસન્સ મેળવી શકે અને તેની વસ્તુઓ સાથે બજારમાં ઉતરી શકે આથી તમને તમારી પેટન્ટ મેળવવાની સંભાવના તથા તમારા પેટન્ટ નું અનુકરણ થવાની સંભાવનાઓ જાણવાની સારી તક મળે છે કારણ કે જો તમારા ક્ષેત્રમાં આવિષ્કાર કરનારાની ઘણી ભીડ હોય તો એવું શક્ય છે કે કોઈ પ્રતિસ્પર્ધી બીજા આવિષ્કાર પર મેળવેલા પેટન્ટ પર લાઇસન્સ મેળવી શકે અને તેની વસ્તુઓ સાથે બજારમાં ઉતરી શકે તેથી પેટન્ટ મેળવવાની સંભાવનાઓતથા બજારમાં તમારા આવિષ્કાર માટે એક અનન્ય સ્થાન પેદા થવાની સંભાવનાઓની માહિતી પેટન્ટેબિલિટી સર્ચ કરાવવા નું વેપારકીય કારણ બને તેથી પેટન્ટ મેળવવાની સંભાવનાઓતથા બજારમાં તમારા આવિષ્કાર માટે એક અનન્ય સ્થાન પેદા થવાની સંભાવનાઓની માહિતી પેટન્ટેબિલિટી સર્ચ કરાવવા નું વેપારકીય કારણ બને હવે કારણ કે પેટન્ટની અરજી કરવા માટે મોટી રકમ ની જરૂર પડે છે તેથી પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને જણાવી શકે કે શું તમારે આવિષ્કાર કરવાની જરૂર છે હવે કારણ કે પેટન્ટની અરજી કરવા માટે મોટી રકમ ની જરૂર પડે છે તેથી પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને જણાવી શકે કે શું તમારે આવિષ્કાર કરવાની જરૂર છે પેટન્ટિંગ ઘણી રકમ ખર્ચ થતી હોય છે તેથી જો આવિષ્કાર કરનાર વ્યક્તિ માટે આવિષ્કાર બહુમૂલ્ય હોય તો તે પેટન્ટેબિલિટી સર્ચ થી એક ડગલું આગળ વધીને વૅલિડિટિ સર્ચ અથવા વૅલિડિટિ સ્ટડી ની માગણી કરી શકે છે પેટન્ટિંગ ઘણી રકમ ખર્ચ થતી હોય છે તેથી જો આવિષ્કાર કરનાર વ્યક્તિ માટે આવિષ્કાર બહુમૂલ્ય હોય તો તે પેટન્ટેબિલિટી સર્ચ થી એક ડગલું આગળ વધીને વૅલિડિટિ સર્ચ અથવા વૅલિડિટિ સ્ટડી ની માગણી કરી શકે છે આપણે પહેલાં જ આ બે રિપોર્ટ વચ્ચેની તફાવત જોઈ ચૂક્યા છે આપણે પહેલાં જ આ બે રિપોર્ટ વચ્ચેની તફાવત જોઈ ચૂક્યા છે ચોથું કારણ એ હોઈ શકે કે પેટન્ટેબિલિટી રિપોર્ટ એક વસ્તુથી બચવામાં મદદ કરે છે જેને કહેવાય છે પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ ચોથું કારણ એ હોઈ શકે કે પેટન્ટેબિલિટી રિપોર્ટ એક વસ્તુથી બચવામાં મદદ કરે છે જેને કહેવાય છે પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ એટલે કે ફોજદારી અથવા કાનૂની કાર્યવાહી ના ક્રમમાં પ્રાયોર આર્ટ થી બચવા માટે તમે તમારા ક્લેમ્ ને જતો કરો ક્યાં તો સીમિત કરી દો પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ એટલે કે ફોજદારી અથવા કાનૂની કાર્યવાહી ના ક્રમમાં પ્રાયોર આર્ટ થી બચવા માટે તમે તમારા ક્લેમ્ ને જતો કરો ક્યાં તો સીમિત કરી દો અમુક કાનૂની સિદ્ધાંતો હોય છે જેમ કે ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ જે કાનૂની કાર્યવાહી ના ક્રમમા ક્લેમ ને સીમિત કર્યા પછી અસરકારક નથી રહેતા અમુક કાનૂની સિદ્ધાંતો હોય છે જેમ કે ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ જે કાનૂની કાર્યવાહી ના ક્રમમા ક્લેમ ને સીમિત કર્યા પછી અસરકારક નથી રહેતા આ પ્રમાણે ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ ની પહોંચ સીમિત થઈ જાય છે આ પ્રમાણે ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ ની પહોંચ સીમિત થઈ જાય છે આ પ્રમાણે પ્રાયર આર્ટ સર્ચ કરાવ્યા બાદ તથા પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવ્યા બાદ તમને ખ્યાલ આવશે કે ક્લેમ્ ને કઈ રીતે ડ્રાફ્ટ કરવો જેથી તમે પોતાને સુરક્ષિત કરી શકો તથા ભવિષ્ય ના કોઈ કાનૂની ફેરફાર અર્થાત અમેન્ડમન્ટ સામે પોતાને પહેલા જ સુરક્ષિત કરી શકો આ પ્રમાણે પ્રાયર આર્ટ સર્ચ કરાવ્યા બાદ તથા પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ કઢાવ્યા બાદ તમને ખ્યાલ આવશે કે ક્લેમ્ ને કઈ રીતે ડ્રાફ્ટ કરવો જેથી તમે પોતાને સુરક્ષિત કરી શકો તથા ભવિષ્ય ના કોઈ કાનૂની ફેરફાર અર્થાત અમેન્ડમન્ટ સામે પોતાને પહેલા જ સુરક્ષિત કરી શકો હવે આ કઈ રીતે કરવામાં આવે હવે આ કઈ રીતે કરવામાં આવે આ પેટન્ટેબિલિટી સર્ચ દ્વારા ક્ષેત્ર વિશે સમજણ ઉભી કરવાથી આવે આ પેટન્ટેબિલિટી સર્ચ દ્વારા ક્ષેત્ર વિશે સમજણ ઉભી કરવાથી આવે આ સિદ્ધાંત યુનાઇટેડ સ્ટેટ્સના ફેસ્ટો કેસ ના પગલે સ્થાપિત થયો આ સિદ્ધાંત યુનાઇટેડ સ્ટેટ્સના ફેસ્ટો કેસ ના પગલે સ્થાપિત થયો આ પ્રકારે પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને ભવિષ્યમાં થનારી અમેન્ડમન્ટ થી બચવામાં મદદ કરે છે આ પ્રકારે પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને ભવિષ્યમાં થનારી અમેન્ડમન્ટ થી બચવામાં મદદ કરે છે તથા મેં આગળ કીધા પ્રમાણે ભવિષ્યના અમેન્ડમન્ટ ને સામા થવા માટે પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ કામ આવે છે કારણ કે જ્યારે તમે કાર્યવાહી વખતે કઈ જતું કરો છો ત્યારે પેટન્ટના અરજદાર સુધી વ્યાપક અર્થઘટન નો લાભ જેને આગળ ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ કહેવામાં આવ્યો છે તે પહોંચી શકતો નથી તથા મેં આગળ કીધા પ્રમાણે ભવિષ્યના અમેન્ડમન્ટ ને સામા થવા માટે પ્રૉસિક્યૂશન હિસ્ટરી ઇસ્ટૉપલ કામ આવે છે કારણ કે જ્યારે તમે કાર્યવાહી વખતે કઈ જતું કરો છો ત્યારે પેટન્ટના અરજદાર સુધી વ્યાપક અર્થઘટન નો લાભ જેને આગળ ડૉક્ટ્રિન ઑફ ઇક્વિવેલન્સ કહેવામાં આવ્યો છે તે પહોંચી શકતો નથી પાંચમું કારણ છે કે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે વિદેશમાં અરજી કરવી કે નહીં પાંચમું કારણ છે કે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તમને એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે વિદેશમાં અરજી કરવી કે નહીં સામાન્ય રીતે અંતરરાષ્ટ્રીય અરજીઓનો ખર્ચ બહુ વધારે હોય છે સામાન્ય રીતે અંતરરાષ્ટ્રીય અરજીઓનો ખર્ચ બહુ વધારે હોય છે તેથી પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને જણાવે છે કે તમારી વિરુદ્ધ કયા કયા મુદ્દા ઊભા થઈ શકે છ તેથી પેટન્ટેબિલિટી રિપોર્ટ તમને જણાવે છે કે તમારી વિરુદ્ધ કયા કયા મુદ્દા ઊભા થઈ શકે છ કારણ કે તમે સર્ચર ને જે પ્રકારનું મૅન્ડેટ આપો છો તે પ્રમાણે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તેવા જૂરિસ્ડિક્શન્ પણ શોધી શકે છે જ્યાં આગળ જતા તમને દાખલ થવું ગમશે કારણ કે તમે સર્ચર ને જે પ્રકારનું મૅન્ડેટ આપો છો તે પ્રમાણે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ તેવા જૂરિસ્ડિક્શન્ પણ શોધી શકે છે જ્યાં આગળ જતા તમને દાખલ થવું ગમશે